શુભ બપોર આજે આપણે સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ ચક્રના છેલ્લા તબક્કા ની ચર્ચા કરીશું જે પ્રોજેક્ટ ક્લોઝ આઉટ અથવા પ્રોજેક્ટ કલોઝર છે કેવી રીતે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવે છે આજે આપણે પ્રથમ પ્રોજેક્ટ કલોઝર વિશે ચર્ચા કરીશું તે પછી ચર્ચા કરીશું કે પ્રોજેક્ટ કલોઝ કરવાના સંભવિત કારણો શું હોય શકે છે પછી પ્રોજેક્ટ નું ફાઇનાન્શ્યલ કલોઝર કેવી રીતે કરવું અને આખરે પ્રોજેક્ટ ક્લોઝર રિપોર્ટ પ્રકાશિત કરવા માટે ની પ્રક્રિયા શું છે તેની વિશે ચર્ચા કરીશું તમે જાણો છો કે દરેક પ્રોજેક્ટ સમાપ્ત થશે આ પ્રોજેક્ટ મેનેજમેન્ટ જીવનચક્ર નો અંતિમ તબક્કો છે પ્રોજેક્ટ કલોઝ કરવા માટે નો યોગ્ય સમય નક્કી કરવાની જવાબદારી પ્રોજેક્ટ મેનેજર ની છે સામાન્ય રીતે પ્રોજેક્ટ કલોઝર ની પ્રવૃત્તિઓ બે પ્રકારમાં વહેંચી શકાય છે વહીવટી કલોઝર અને કોન્ટ્રેક્ટ કલોઝર ચાલો જોઈએ કે વહીવટી કલોઝર શું છે વહીવટી કલોઝર પ્રવૃત્તિઓ માં સુનિશ્ચિત કરવામાં આવે છે કે તમામ પ્રોજેક્ટ ડિલિવરીબલ્સ જેમ કે આવશ્યકતાઓ ની સ્પષ્ટીકરણો ડિઝાઇન દસ્તાવેજો કોડ પરીક્ષણ યોજનાઓ અને ચકાસાયેલ મોડ્યુલ્સ વગેરે પ્રાપ્ત થાય છે અને પ્રોજેક્ટ કેવી રીતે અન્ય કર્મચારીઓને ટ્રાન્સફર કરવામાં આવે છે અને યોગ્ય રીતે દસ્તાવેજીકરણ અને આર્કાઇવ કરવામાં આવે છે પ્રોજેક્ટ ની જાણકારી જેમ કે પ્રોજેક્ટ વિગતો વગેરે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અન્ય કર્મચારીઓ ને ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ પ્રોજેક્ટ ની જાણકારી નો સારી રીતે દસ્તાવેજીકરણ અને આર્કાઇવ કરવામાં આવે છે પછી બીજી પ્રવૃત્તિ કોન્ટ્રેક્ટ કલોઝર તરીકે ઓળખાય છે તેથી આ પ્રવૃત્તિઓ ખાતરી કરે છે કે ગ્રાહક અને વિવિધ સબ કોન્ટ્રેક્ટર્સ ની સાથે કોન્ટ્રેક્ટ ના તમામ નિયમો અને શરતો મળે છે હવે ચાલો જોઈએ કે આપણે કોઈ પ્રોજેક્ટ બંધ કરવાની જરૂર કેમ છે પ્રોજેક્ટ બંધ થવાનાં સંભવિત કારણો શું છે કોઈ પ્રોજેક્ટ બંધ કરવાના બે મુખ્ય કારણો છે એક બધા પ્રોજેક્ટ ના લક્ષ્યો અને ઉદ્દેશો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે બીજુ કારણ એ છે કે પ્રોજેક્ટ તેના નિર્ધારિત ઉદ્દેશો પ્રાપ્ત કરે તેવી શક્યતા નથી એટલે કે શક્ય ઉલ્લેખિત ઉદ્દેશો અથવા લક્ષ્યો તેમને પ્રાપ્ત કરવામાં ખૂબ જ મુશ્કેલ છે અને તેથી આપણે અકાળે પ્રોજેક્ટ ને સમાપ્ત કરવો પડશે તેથી આ બે સંભવિત કારણો છે કે કેમ કોઈ પ્રોજેક્ટ ને બંધ કરવાની જરૂર છે હવે મેં તમને કહ્યું છે કે બે કારણો છે એક તે પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે અને બીજુ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયો નથી અને તે તેના ઉલ્લેખિત ઉદ્દેશો અને લક્ષ્યોને પ્રાપ્ત કરે તેવી સંભાવના નથી અને તેથી આપણે તેને અકાળે સમાપ્ત કરવો પડશે ચાલો કેટલાક સંભવિત કારણો જોઈએ કે શા માટે પ્રોજેક્ટ ની નિયત તારીખ પહેલાં જ પ્રોજેક્ટ ને સમાપ્ત કરવો પડે છે પ્રોજેક્ટ ને અકાળે સમાપ્ત કરવાના ઘણાં કારણો છે પરંતુ થોડા મહત્વના કારણો વિષે આપણે ચર્ચા કરીશું પ્રથમ કારણ એ સંસાધનો નો અભાવ છે પ્રોજેક્ટ ને કેટલાક સંસાધનો ની જરૂર છે અને તે સંસાધનો તમારી પાસે નથી આપણે પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે પરંતુ પ્રોજેક્ટ શરૂ થયા પછી સંસાધનો ને સમાવી શકતા નથી આ આર્થિક ખોટ અથવા કેટલીક તકનીકી સમસ્યાઓ ના કારણે હોઈ શકે છે અથવા આપણી પાસે પૂરતો મેન પાવર વગેરે નથી તેથી તે કિસ્સા માં આપણે અકાળે પ્રોજેક્ટ ને સમાપ્ત કરવો પડશે એ જ રીતે ગ્રાહક ની બદલાયેલી વ્યવસાય ની જરૂરિયાત મતલબ કે ગ્રાહક ને કંઈક આવશ્યકતા રહેતી હતી પરંતુ તે દરમિયાન પ્રોજેક્ટ શરૂ થયા પછી તેની જરૂર નથી ધારો કે ગ્રાહકે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવા માટે કોઈ પ્રોજેક્ટ આપ્યો છે અને પ્રોજેક્ટ શરૂ કર્યા પછી તેઓને લાગે છે કે ઇન્વેન્ટરી કંટ્રોલ સિસ્ટમ નું ડેવલપમેન્ટ થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવશે તો પછી અહીં ગ્રાહક ની વ્યવસાયની જરૂરિયાત માં પરિવર્તન આવે છે તેથી તે કિસ્સા માં તમારે પ્રોજેક્ટ ને અકાળે સમાપ્ત કરવો પડશે ઉપરાંત પ્રોજેક્ટ માંથી ઉપાર્જિત થયેલા લાભો માન્ય રહેશે નહીં ઉદાહરણ તરીકે જુઓ કે પ્રોજેક્ટ શરૂ કરતી વખતે તમે અપેક્ષા કરી રહ્યાં છો કે જો તમે સ્વચાલિત કરશો તો તમને કેટલાક ફાયદાઓ મળશે પરંતુ તે દરમિયાન ઘણા સ્પર્ધકો ના પ્રોડક્ટ બજારમાં આવ્યા તેથી તમને ડર લાગી શકે છે કે તમને આ લાભો નહીં મળે તેથી તે કિસ્સા માં પ્રોજેક્ટ ને અકાળે સમાપ્ત કરવો પડશે તેવી જ રીતે આગામી સંભવિત કારણ અપૂર્ણ આવશ્યકતાઓ છે જેમ કે જો તમને તમારી બધી આવશ્યકતાઓ ખબર હોતી નથી અથવા આવશ્યકતાઓ અપૂર્ણ છે એમ ધારી લીધા પછી પણ કે તમે પ્રોજેક્ટ ની શરૂઆત પછીના કેટલાક દિવસો માં સ્પષ્ટપણે જરૂરિયાતો જણાવી શકો છો પરંતુ પ્રોજેક્ટ શરૂ થયા પછી કેટલાક દિવસો વીતી ગયા છે અને તમે આવશ્યકતાઓ ને વ્યાખ્યાયિત કરવામાં સમર્થ નથી તો પછી તે એક સમસ્યા બનશે તેથી તે કેસ માં પ્રોજેક્ટ ને અકાળે સમાપ્ત કરવો પડશે એ જ રીતે નિયમનકારી નીતિઓ માં પરિવર્તન એક કારણ હોઈ શકે છે તમારી સંસ્થા સરકાર ના નિયમો અને કાયદા દ્વારા બંધાયેલી છે અને જ્યારે તમે પ્રોજેક્ટ ને પ્રારંભ કર્યો ત્યારે આવી કોઈ બંધનકારક નીતિઓ ન હતી પરંતુ પ્રોજેક્ટ શરૂ થયા પછી સરકારે કેટલીક નીતિઓ લાગુ કરી છે અથવા કેટલાક પ્રતિબંધો લાવ્યા છે જેમ કે માનો કે તમે કોઈ પ્રોડકટ બનાવવાનું વિચાર્યું છે જે સેટેલાઇટ કમ્યુનિકેશન પર આધારિત છે અને તે પછી તે બજારમાં રજૂ કરવાનો પ્લાન કરો છો અને ધારો કે સરકારે એક નિયમ લાદ્યો છે કે આ દેશમાં કોઈ પણ સેટેલાઇટ કમ્યુનિકેશન આધારિત પ્રોડક્ટ નો ઉપયોગ કરી શકશે નહીં તો પછી શું થશે તમારે બળજબરીપૂર્વક આ પ્રોજેક્ટ શરૂ કર્યો હોય તો પણ તેને અકાળે સમાપ્ત કરવો પડશે તે પછી પ્રોજેક્ટ માં વપરાયેલી કેટલીક મુખ્ય તકનીકીઓ પ્રોજેક્ટ અમલ દરમિયાન અપ્રચલિત થઈ જાય છે પ્રોજેક્ટ શરૂ કર્યા પછી કેટલાક મહિનાઓ અથવા થોડા વર્ષો પછી નવી તકનીકીઓ આવે છે અને અમુક તકનીકો જૂની થઇ જાય છે ચાલો આપણે એક ઉદાહરણ લઈએ ધારો કે તમે 4G નો ઉપયોગ કરીને કોઈ પ્રોજેક્ટ ના વિકાસ સાથે પ્રારંભ કર્યો છે હવે તમે જુઓ કે થોડા દિવસો પછી 5G આવે છે તેથી એકવાર 5G બજારમાં આવશે તે પછી દેખીતી રીતે 4G અપ્રચલિત થઈ જશે અને જો 4G ને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તો તે અપ્રચલિત થઈ જશે અને કોઈ પણ વ્યક્તિ પ્રોડક્ટ ખરીદશે નહીં તેથી તમારે અકાળે પ્રોજેક્ટ ને સમાપ્ત કરવો પડશે એ જ રીતે જોખમો બહુ વધી જવાનું પણ એક કારણ છે જ્યારે તમે પ્રોજેક્ટ શરૂ કર્યો છે ત્યારે તમે જાણતા હશો કે કેટલાક નાના જોખમો આવશે પરંતુ થોડા દિવસોમાં પ્રોજેક્ટ શરૂ કર્યા પછી તમે જોશો કે જોખમો ખૂબ વધી રહ્યા છે તકનીકી જોખમો હોઈ શકે છે અથવા નાણાકીય જોખમો છે અથવા ઓપરેશનલ જોખમો હોય શકે છે અને તમે તે બધા જોખમો સહન કરી શકતા નથી તેથી તે કેસ માં પણ તમારે પ્રોજેક્ટ સમાપ્ત કરવો પડશે તેથી આ પ્રોજેક્ટ ને અકાળે સમાપ્ત કરવાના કેટલાક સંભવિત કારણો છે તો ચાલો જોઈએ કે શા માટે પ્રોજેક્ટ્સ ને યોગ્ય રીતે બંધ કરવો જરૂરી છે અને લોકો શા માટે પ્રોજેક્ટ્સ યોગ્ય રીતે બંધ નથી કરતા નેગલીજેન્સ જેવા કારણો ના લીધે લોકો પ્રોજેક્ટ ક્લોઝ નથી કરતા તેથી પ્રથમ કારણ પ્રોજેક્ટ ટીમ ના સભ્યો દ્વારા રસ નો અભાવ છે પ્રોજેક્ટ ટીમ ના સભ્યો કાં તો સફળતાપૂર્વક પ્રોજેક્ટ પૂર્ણ કર્યા પછી અથવા અકાળે પ્રોજેક્ટ ને સમાપ્ત કર્યા પછી તેમને તે પ્રોજેક્ટ માં કોઈ રસ હોતો નથી તેથી રુચિના અભાવને કારણે તેઓ આ પ્રોજેક્ટ ને સત્તાવાર રીતે બંધ કરતા નથી તે પછી બીજું કારણ પ્રોજેક્ટ નું નોલેજ કેવી રીતે ખોવાઈ શકે છે તેનો ખોટો અંદાજ છે ટીમ ના સભ્યો માં પ્રોજેક્ટ ની જાણકારી ઝડપથી ખોવાય શકાય છે પ્રોજેક્ટ વિકસાવ્યા પછી તમે થોડું નોલેજ મેળવો છો અને પ્રોજેક્ટ સમાપ્ત થયા પછી આ નોલેજ ખોવાઈ જશે તેથી તમે કલ્પના કરી રહ્યા નથી કે નોલેજ કેટલી ઝડપથી ખોવાઈ જશે તેથી પ્રોજેક્ટ અંગેનું નોલેજ ઝડપથી કેવી રીતે ખોવાઈ શકે છે તેના ખોટા અંદાજને કારણે લોકો પ્રોજેક્ટ ને યોગ્ય રીતે બંધ નથી કરતા ઉપરાંત તમે ટીમ ના સભ્યો માં અને પ્રોજેકટ મેનેજર તરીકે કેટલું ગર્ભિત નોલેજ છે તેનો ખોટો અંદાજો લગાવી રહ્યાં છો તેથી જ તમે આ પ્રોજેક્ટ ને યોગ્ય રીતે બંધ નથી કરી શકતા બીજું કારણ ભાવનાત્મક પરિબળો છે ધારો કે કોઈ પ્રોજેક્ટ ત્રણ વર્ષ ચાર વર્ષ અથવા પાંચ વર્ષ સુધી ચાલુ છે તે ચાર પાંચ વર્ષમાં તમે તમારા ટીમ ના સાથી સ્ટાફ વચ્ચે મજબૂત સંબંધ બાંધ્યો છે અને તમે થોડા ભાવનાશીલ બની રહ્યાં છો અને તમે તે ઇચ્છતા નથી તેથી ઝડપથી તમે આ ભાવનાત્મક સંબંધોને ગુમાવશો તેથી ભાવનાત્મક પરિબળોને કારણે પણ પ્રોજેક્ટ યોગ્ય રીતે બંધ થતો નથી બીજું કારણ પ્રોજેક્ટ બંધ કરવાના મામલે અસ્પષ્ટતા નો છે પ્રોજેક્ટ મેનેજર તરીકે તમે પ્રોજેક્ટ ક્યારે બંધ કરવો તે નિર્ણય લઈ શકતા નથી કારણ કે તમે મૂંઝવણમાં છો કે શું પ્રોજેક્ટ ને આજ કે કાલે બંધ કરવો કે થોડા દિવસો પછી આ વિલંબને કારણે તમે કોઈ નિર્ણય લઈ શકતા નથી તેથી આ અસ્પષ્ટતા ને કારણે તમે પ્રોજેક્ટ ને યોગ્ય રીતે બંધ કરી શકતા નથી તો આ કેટલાક કારણો છે જેના લીધે પ્રોજેક્ટ્સ યોગ્ય રીતે બંધ થતા નથી મેં જે મુદ્દાઓ સમજાવ્યા છે તે આ સ્લાઇડ્સ માં વિગતવાર સમજાવ્યું છે જે તમે જાતે વાંચી શકો છો હવે ચાલો જોઈએ કે જો પ્રોજેક્ટ ને યોગ્ય રીતે બંધ કરવામાં નહીં આવે તો કયા સમસ્યાઓ આવશે જો કોઈ પ્રોજેક્ટ યોગ્ય રીતે બંધ ન કરવામાં આવે તો આપણે કેવા પ્રકાર ની સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે નંબર એક સમય અને ખર્ચ વધારે થશે જો કોઈ પ્રોજેક્ટ સમાપ્તિ માં વિલંબ થાય આ દરમિયાન ખર્ચ કેન્દ્ર માં વધારે ખર્ચ થાય છે તમે પ્રોજેક્ટ માં કંઇ કરી રહ્યાં નથી કારણ કે પ્રોજેક્ટ પહેલેથી જ પૂર્ણ થઈ ગયો છે પરંતુ તમારે આ સમસ્યા નો સામનો કરવો પડશે કારણ કે તમે પ્રોજેક્ટ ને સત્તાવાર રીતે બંધ કર્યો નથી તેથી કેટલાક ખર્ચ હજી ચાલુ રહેશે તેથી આ ખર્ચ ટોટલ ખર્ચ ને વટાવી દેશે પ્રોજેક્ટ ની ડ્યૂરેશન પણ ખરેખર જે હોવી જોઈએ તેના કરતા લાંબી લાગે છે જો તમે પ્રોજેક્ટ ચાર વર્ષ માં સમાપ્ત કરી લીધો છે પરંતુ બીજા ત્રણ મહિના તમે તેને યોગ્ય રીતે બંધ કરી શક્યા નથી તેથી તેનો અર્થ એ કે પ્રોજેક્ટ નો સમયગાળો તે ચાર વર્ષ ત્રણ મહિના તરીકે ગણવામાં આવશે તેથી બિનજરૂરી રીતે પ્રોજેક્ટ નો સમયગાળો તે ખરેખર જે હોવો જોઈએ તેના કરતા લાંબો લાગે છે હવે પછીની સમસ્યા એ મૂલ્યવાન સ્ટાફ અને અન્ય સંસાધનો ની અનુપલબ્ધતા નો છે તમારો પ્રોજેક્ટ સમાપ્ત થઈ ગયો છે પરંતુ તમે તેને આધિકારીક રૂપે બંધ કર્યો ન હોવાથી સ્ટાફના સભ્યો અને કમ્પ્યુટર જેવા અન્ય સંસાધનો કોઈ અન્ય પ્રોજેક્ટ માટે સોંપી શકાતા નથી તેથી બિનજરૂરી રીતે તમે મૂલ્યવાન સ્ટાફના સભ્યો અને અન્ય સંસાધનો ને લોક કરી રહ્યાં છો કારણ કે તમે પ્રોજેક્ટ ને સત્તાવાર રીતે બંધ કર્યો નથી તેથી જો તમે પ્રોજેક્ટ ને યોગ્ય રીતે બંધ કરી રહ્યાં નથી તો આ એક બીજી સમસ્યા છે જે ઉભી થઈ શકે છે પછી પ્રોજેક્ટ કર્મચારીઓ પરનો સ્ટ્રેસ એક બીજી સમસ્યા છે પ્રોજેક્ટ કર્મચારીઓ હંમેશાં તે અનુભવ ગુમાવે છે જે તેઓ અન્ય પ્રોજેક્ટ્સ પર કામ કરીને મેળવી શક્યા હોત તેથી જો પ્રોજેક્ટ યોગ્ય સમયે બંધ કરવામાં આવ્યો હોત તો આ કર્મચારી સભ્યો ને અન્ય પ્રોજેક્ટ્સ ને સોંપવામાં આવી શક્યા હોત અને તેઓને ત્યાં અનુભવ મેળવવાનો લાભ હોત તેથી બિનજરૂરી રીતે તેઓ તેમનો અનુભવ ગુમાવી રહ્યા છે અને કંઈપણ ચેલેન્જિન્ગ કામ નહીં કરવાથી અને ભણવાની તકો ગુમાવવાથી નિષ્ક્રિય બેસવાથી આની અસર ટીમના સભ્યો માટે ખૂબ તણાવપૂર્ણ હોઈ શકે છે અને તેઓ બિનજરૂરી રીતે તાણમાં આવશે તેથી આ એક બીજી સમસ્યા છે જે જો પ્રોજેક્ટ્સ યોગ્ય રીતે બંધ ન થયો હોય તો તમને મળશે હવે ચાલો પ્રોજેક્ટ સમાપ્તિ સાથે સંકળાયેલા કેટલાક મુદ્દાઓ જોઈએ પ્રોજેક્ટ સમાપ્ત થવાની સમસ્યાઓ બે ગણી છે એક ભાવનાત્મક સમસ્યાઓ અને બીજું બૌદ્ધિક સમસ્યાઓ ભાવનાત્મક મુદ્દાઓ તે ટીમ ના સભ્યો તેમજ ગ્રાહક સાથે ડીલ કરી શકે છે હવે ચાલો જોઈએ કે આ ભાવનાત્મક મુદ્દાઓ શું સૂચવે છે ભાવનાત્મક મુદ્દા એ છે જે ટીમ ના સભ્યો અનુભવી શકે છે ટીમના સભ્યો અનુભવી શકે તેવા ભાવનાત્મક મુદ્દાઓ માં આગામી પ્રોજેક્ટ માં તેમની સોંપણી અંગેની અનિશ્ચિતતાઓ અને આશંકાઓ શામેલ છે તેથી જો પ્રોજેક્ટ યોગ્ય રીતે બંધ ન કરાયો હોય તો ભાવનાત્મક વિચાર ટીમ ના સભ્યોમાં આવશે કે હોઈ શકે તેમને તેવું બીજું યોગ્ય પ્રોજેક્ટ નહીં મળે કેટલાક હશે જેમને લાગશે કે તેઓને આગામી યોગ્ય પ્રોજેક્ટ માટે સોંપવામાં આવશે નહીં તેથી કામની રુચિ ઓછી થઇ શકે છે અને બાકીના પ્રોજેક્ટ કાર્ય કરવા માટે ઉત્સાહ નો અભાવ હોઈ શકે છે તો શું થશે બાકીના પ્રોજેક્ટ નું કામ તેઓ નિષ્ઠાપૂર્વક કરશે નહીં તેમને રુચિ નહીં રહે અને આગામી પ્રોજેક્ટ્સ માટે કામ કરવા માટે ઉત્સાહ નો અભાવ હશે એ જ રીતે ધ્યાનનું વ લણ પણ હોઈ શકે છે જો પ્રોજેક્ટ સત્તાવાર રીતે બંધ ન કરવામાં આવ્યો હોય તો સ્ટાફ ના સભ્યો નિષ્ક્રિય બેસશે અને ટીમ ના સભ્યો નું ધ્યાન વાળશે તેઓ તેમની પસંદગીના પ્રોજેક્ટ ને ફરીથી સોંપવા જેવા મુદ્દાઓ પર વધુ ધ્યાન આપશે અને તેઓ પ્રોજેક્ટ કાર્ય કરવા માટે રસ ગુમાવશે ક્લાયંટ તરફથી એટીટ્યુડ માં અચાનક ફેરફાર થઈ શકે છે અને પ્રોજેક્ટ માં રસ ગુમાવી શકે છે તે પ્રોજેક્ટ સમાપ્તિ સાથે સંકળાયેલ અન્ય મહત્વપૂર્ણ મુદ્દો છે ક્લાયંટ પ્રોજેક્ટ સાથે વ્યવહાર કરનારા કર્મચારીઓને પણ બદલી શકે છે કારણ કે તમે આ પ્રોજેક્ટ ને સત્તાવાર રીતે બંધ અથવા સમાપ્ત કરી રહ્યા નથી તેથી ક્લાયંટ એવા કર્મચારીઓને પણ બદલી શકે છે કે જેઓ પ્રોજેક્ટ સાથે વ્યવહાર કરે છે અને તેથી વધુ ડિસ્કનેક્ટ થાય છે અને પ્રોજેક્ટ બંધ થવામાં મુશ્કેલીઓ ઉભી થાય છે હવે બૌદ્ધિક સમસ્યાઓ પર આવીશું બૌદ્ધિક સમસ્યાઓ માં કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ ને સાંભળવા હોઈ શકે છે ચાલો આપણે જે સંવેદનશીલ મુદ્દા આવી શકે તે જોઈએ જ્યારે કોઈ પ્રોજેક્ટ અકાળે સમાપ્ત કરવાનો હોય ત્યારે ડિલિવરીબલ્સ ની સૂચિ પર ફરીથી ચર્ચા કરવાની જરૂર રહેશે અને અગાઉની યોજના ની પુનર્વિચારણા કરવાની જરૂર રહેશે અને કેટલાક ડિલિવરીબલ્સ અને ટાસ્કસ જે વધુ જરૂરી નથી તેને ક્લાયંટ દ્વારા બરાબર ચકાસીને છોડી શકાય છે તેથી જ્યારે કેટલાક ડિલિવરીબલ્સ અને ટાસ્કસ બિનજરૂરી માનવામાં આવે પરંતુ છોડતા પહેલાં આને ક્લાયંટ પાસેથી ચકાસવું જરૂરી છે તેમજ ક્લોઝર નો નિર્ણય તે અસરકારક રીતે બધા હોદ્દેદારો ને જણાવવાનો રહેશે કારણ કે પ્રોજેક્ટ ને સફળતાપૂર્વક સમાપ્ત કર્યા પછી અથવા અકાળ સમાપ્તિ પછી આ નિર્ણય ને અસરકારક રીતે તમામ હિતધારકો ને પ્રોજેક્ટ મેનેજર દ્વારા જણાવવામાં આવશે ડેવલપર ડિઝાઇનર્સ ગ્રાહકો અને બધા હિસ્સેદારો ને તમારે આ નિર્ણય ને અસરકારક રીતે પસાર કરવો પડશે હવે ચાલો જોઈએ કેવી રીતે પ્રોજેક્ટ ક્લોઝ થશે પ્રોજેક્ટ બંધ કરવાની પ્રક્રિયા શું છે પ્રોજેક્ટ ને બંધ કરવા માટે તમારે કયા પગલાં લેવા જોઈએ આની પહેલાં આપણે કેટલીક મૂળભૂત બાબતો જોશું પ્રોજેક્ટ બંધ થવાની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં ટોપ મેનેજમેન્ટ સાથે પરામર્શ કરવી જરૂરી છે તમે ટોપ મેનેજમેન્ટ ની પરવાનગી મેળવ્યા વિના પ્રોજેક્ટ ને બંધ કરવા માટે પૂરતા સક્ષમ નથી ત્યાં ફરીથી બે કેસ શક્ય છે તમે પ્રોજેક્ટ ને સફળ સમાપ્તિ પછી ક્લોઝ કરી શકો છો અથવા અકાળ સમાપ્તિ પર ક્લોઝ કરી શકો છો હવે ચાલો આ બંને કેસ જોઈએ સફળ પ્રોજેક્ટ્સ માટે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જરૂરી તકનીકી દસ્તાવેજો યુઝર મેન્યુઅલ્સ પરીક્ષણ દસ્તાવેજો વપરાશકર્તા તાલીમ વગેરે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયા હોવા જોઈએ અને તે સુનિશ્ચિત થયેલ હોવું જોઈએ કે ગ્રાહક દ્વારા પ્રોજેક્ટ આઉટપુટ ઉપયોગ કરવામાં કોઈપણ મુશ્કેલી આવતી નથી તેથી તમે અહીં બે વસ્તુઓ જોઈ શકો છો કે સફળ પ્રોજેક્ટ્સ માટે બધા દસ્તાવેજો સફળતાપૂર્વક પૂર્ણ થવા જોઈએ અને તમારે ખાતરી કરવી જોઈએ કે પ્રોજેક્ટ આઉટપુટ અથવા અંતિમ પરિણામ કોઈ પણ મુશ્કેલી વિના સંતોષકારક રીતે ગ્રાહકો દ્વારા ઉપયોગ કરી શકાય છે તે પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે વહીવટી પ્રવૃત્તિઓ જેમ કે તેમના કલેમ્સ નું સમાધાન લાવવું ભવિષ્ય ના ઉપયોગ માટે ડિલિવરેબલ ને આર્કાઇવ કરી રાખવું વગેરે પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે હવે ચાલો બીજો કેસ જોઈએ જે પ્રોજેક્ટ ને અકાળે સમાપ્ત કરવાનો છે પ્રોજેક્ટ ને અકાળે સમાપ્તિ કરવા માટે ટોપ મેનેજમેન્ટ અને ગ્રાહક સાથે પરામર્શ કરવો આવશ્યક છે પ્રોજેક્ટ ને તાત્કાલિક સમાપ્ત કરવો કે થોડા સમય પછી સમાપ્ત કરવો તે અંગે નિર્ણય લેવો પડશે તેથી આ નિર્ણય પ્રોજેક્ટ મેનેજરે ટોપ મેનેજમેન્ટ અને ગ્રાહકો સાથે પરામર્શ કરીને લેવાનો હોય છે શું આ પ્રોજેક્ટ તરત જ સમાપ્ત કરવો જોઈએ અથવા આપણે કેટલાક વધુ દિવસો અવલોકન કરીશું અને પછી તેને બંધ કરીશું પ્રોજેક્ટ ના સામાન્ય સફળ ક્લોઝર અથવા અકાળ સમાપ્તિ કેટેગરી બંને કિસ્સાઓ માં તેની ખાતરી કરવાની રહેશે કે આગળ કોઈ જવાબદારીઓ બાકી નથી તમારે પ્રોજેક્ટ મેનેજર તરીકે ખાતરી કરવી આવશ્યક છે કે આગળ કોઈ જવાબદારી બાકી નથી અને તે સામાન્ય ક્લોઝર છે અથવા તે અકાળ ક્લોઝર છે હવે ચાલો આપણે જોઈએ કે પ્રોજેક્ટ ક્લોઝ કરવા માટે કયા પગલા લેવા પડે છે નંબર એક તમારે ક્લાયંટ ની સ્વીકૃતિ લેવી પડશે તમારે ક્લાયંટ પાસેથી સ્વીકૃતિ લેવી પડશે કે તમે પ્રોજેક્ટ બંધ કરી રહ્યા છો ક્લાયંટ ની સ્વીકૃતિ પ્રાપ્ત થયા પછી પ્રોજેક્ટ ડિલિવરીબલ્સ ને આર્કાઇવ કરવું પડે તમારા SRS ડોક્યુમેન્ટ ડિઝાઇન દસ્તાવેજો કોડ અને ટેસ્ટ કેસો તમારે આ બધી વસ્તુઓ યોગ્ય રીતે આર્કાઇવ કરવાની રહેશે પ્રોજેક્ટ ની વિગતો પ્રોજેક્ટ નોલેજ તમે જે પ્રોજેક્ટમાંથી અનુભવ મેળવ્યો છે વગેરે સાચવીને રાખવું પડશે તેથી તે નજીકના ભવિષ્ય માં સમાન પ્રોજેક્ટ્સ માં ઉપયોગ માં લઈ શકાય છે પછી ફાઇનાન્શ્યલ ક્લોઝર બધા નાણાકીય દસ્તાવેજો બેલેન્સ શીટ્સ ઈનકમ ટેક્સ સ્ટેટમેન્ટ વગેરે યોગ્ય રીતે બંધ કરવું આવશ્યક છે એક નાણાકીય ઓડિટ હોવું જોઈએ અને નાણાકીય જવાબદારીઓ અને વિગતો બંધ કરવી આવશ્યક છે અંતિમ ક્લોઝર પહેલાં ફાઇનાન્શ્યલ ક્લોઝર કરવું આવશ્યક છે અમલીકરણ પછી પણ પ્રોજેક્ટ ને રિવ્યૂ કરવું આવશ્યક છે જો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે અથવા અકાળ રૂપે સમાપ્ત થયો છે તેથી તમારે પોસ્ટ અમલીકરણ પ્રોજેક્ટ રિવ્યૂ કરવું આવશ્યક છે તમે તેને પોસ્ટ મોર્ટમ વિશ્લેષણ પણ કહી શકો છો કારણ કે આ પ્રક્રિયા દ્વારા તમે જાણી શકો છો કે તમારા ડેવલપમેન્ટ ના કયા પ્લસ પોઇન્ટ્સ છે અને નકારાત્મક મુદ્દા શું છે અને તમે પ્રોજેક્ટ્ માંથી શું શીખ્યા છો આ અનુભવ આગળના સમાન પ્રકાર ના પ્રોજેક્ટ્સ માં લાભ મેળવવા માટે મદદ કરશે રિવ્યૂ પછી તમારે અમલીકરણ પછીનો સમીક્ષા રિપોર્ટ તૈયાર કરવો પડશે તેથી આ પોસ્ટ અમલીકરણ પ્રોજેક્ટ રિવ્યૂ કર્યા પછી તમારે એક રિપોર્ટ તૈયાર કરવો પડશે અને તેને આર્કાઇવ કરવો પડશે અને છેલ્લે તમારે સ્ટાફ ને રિલીઝ કરવો પડશે જે આ પ્રોજેક્ટ ના વિકાસ સાથે સંકળાયેલા હતા પ્રોજેક્ટ ના સત્તાવાર રીતે બંધ થયા પછી તમારે પ્રોજેક્ટ મેનેજર તરીકે તેમને મુક્ત કરવા પડશે અને તે જોવાની તમારી ફરજ છે કે તેઓ તેમના અનુભવ અને કુશળતા ના આધારે સફળતાપૂર્વક અન્ય સમાન પ્રોજેક્ટ્સ માં કામ કરી રહ્યા છે તે વસ્તુઓ મેં આ બે સ્લાઇડ્સ મા સમજાવી છે જે તમે જાતે વાંચી શકો છો કારણ કે આ બહુ સરળ છે પરંતુ હું આ અમલીકરણ પ્રોજેક્ટ ની સમીક્ષા વિશે કંઈક કહેવા માંગુ છું કારણ કે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે પોસ્ટ અમલીકરણ પ્રોજેક્ટ સમીક્ષાઓ નું લક્ષ્ય જેમ કે મેં પહેલે કહ્યું જેને તમે પોસ્ટ મોર્ટમ વિશ્લેષણ કહી શકો છો તે પ્રોજેક્ટ નું વિવેચક વિશ્લેષણ કરવામાં આવે છે ભવિષ્યના પ્રોજેક્ટ્સ માં તે જ ભૂલોને ટાળવા માટે તમે ઘણી વસ્તુઓ શીખી શકો છો તમે કેવી રીતે પગલાં લઈ શકો છો તે તમે કેવી રીતે ભૂલો સુધારી શકો છો જેથી તમે આ પ્રોજેક્ટમાં જે ભૂલો કરી છે તે સમાન પ્રોજેક્ટ્સ માં ટાળી શકો તમે ભૂલોથી શીખી શકો અને તે જ ભૂલથી બચી શકો છો ભૂતકાળ ની ભૂલો નું વિશ્લેષણ કરીને પ્રોજેક્ટ ટીમો તેમની પદ્ધતિઓ અને વ્યવહાર માં સુધારો કરીને વધુ સારું કામ કરવાનું શીખી શકે છે તેથી માત્ર સફળ પ્રોજેક્ટ્સ જ નહીં પણ અસફળ પ્રોજેક્ટ્સ માંથી પણ ઘણું બધું શીખવા જેવું છે જે નજીકના ભવિષ્ય માં સમાન પ્રોજેક્ટ્સ માં અમલ કરી શકાય છે આનો વધારે લાભ મેળવવા માટે મહત્વપૂર્ણ માહિતી ને ઓળખી શકાય તેનું દસ્તાવેજીકરણ કરી શકાય અને પ્રસારિત કરી શકાય હવે ચાલો આપણે જોઈએ પોસ્ટ અમલીકરણ પ્રોજેક્ટ સમીક્ષા નાં પગલાં શું છે અને તેના માટે તમારે કયા પગલાં ને અનુસરવું જોઈએ પ્રથમ પગલું તમારે વિવિધ પ્રકાર ની માહિતી એકત્રિત કરવા માટે પ્રોજેક્ટ સર્વેક્ષણ કરવું પડશે આના માટે તમે કેટલીક પ્રશ્નાવલિ તૈયાર કરી શકો છો અને હોદ્દેદારો પાસેથી માહિતી એકત્રિત કરી શકો છો તેથી પર્ફોર્મન્સ સબંધિત માહિતી અને ઓર્ગનાઈઝેશન સ્ટ્ર્કચર ની માહિતી એકત્રિત કરી શકો છો પછી તમે આ રિવ્યૂ માંથી કેટલીક ઓબ્જેકટીવ માહિતી અથવા કેટલાક પ્રોજેક્ટ મેટ્રિક્સ એકત્રિત કરી શકો છો ઉદાહરણ તરીકે કિંમત મેટ્રિક્સ શેડ્યૂલ મેટ્રિક્સ ગુણવત્તા મેટ્રિક્સ તે બધા મેટ્રિક્સ ને તમે આ પોસ્ટ અમલીકરણ પ્રોજેક્ટ સમીક્ષા દરમિયાન બનાવી શકો છો ત્યારબાદ ડિબ્રીફિંગ મીટિંગ યોજો તો અંતિમ પ્રોજેક્ટ સમીક્ષા બેઠક પહેલા પ્રારંભિક બેઠક તરીકે ઓળખાતી ડિબ્રીફિંગ મીટિંગ નું આયોજન કરો જ્યાં પ્રોજેક્ટ મેનેજર અને કેટલાક વરિષ્ઠ વ્યક્તિઓ હશે અને અનુભવો વિશે ખામીઓ વિશે વગેરે વિશે ચર્ચા કરો અને પછી એક નિર્ણય પર પહોચો અને આ પછી તમે અંતિમ પ્રોજેક્ટ સમીક્ષા બેઠક યોજી શકો છો અને તે પછી તે બધાની ચર્ચા કરી શકો છો પછી જુઓ કે તમે કયા અનુભવો મેળવ્યાં છે કયા ફાયદા થયા છે તમે કઈ કુશળતા શીખ્યા છે અને તમે જે ભૂલો કરી છે તે શું છે તેથી તે બધી બાબતોનું વિશ્લેષણ પછી આ પોસ્ટ અમલીકરણ સમીક્ષાના આધારે રિપોર્ટ તૈયાર કરો આ રિપોર્ટ તમે આર્કાઇવ કરી શકો છો અને આ તારણો નજીકના ભવિષ્ય માં સમાન પ્રકારના પ્રોજેક્ટ્સ ને સુધારવામાં મદદ કરશે આ રિપોર્ટ નજીકના ભવિષ્યમાં સમાન પ્રકારના પ્રોજેક્ટ્સ માટેની કેટલીક ભલામણો પણ આપશે જો તમે તે ભલામણો નું નિશ્ચિતપણે પાલન કરશો તો ભવિષ્ય માં આવા સમાન પ્રકારના પ્રોજેક્ટ્સ થી તમને વધુ નફો મળશે સમીક્ષા રિપોર્ટ તૈયાર કર્યા પછી તમારે તે રિપોર્ટ પ્રકાશિત કરવો પડશે અને તે તમામ હિતધારકો ને મોકલવું પડશે તેઓ વિશ્લેષણ કરશે તેઓ જોશે કે કયા પ્લસ પોઇન્ટ્સ છે ભૂલો ક્યા છે જે ટીમ મેમ્બર્સ એ કરેલી છે અને આ સમાન પ્રકાર ના પ્રોજેક્ટ્સ માં તેઓ કયા તારણો નો ઉપયોગ કરી શકે છે તે જોશે તો મેં પહેલા કહ્યું એ મુજબ આ અમલીકરણ પ્રોજેક્ટ ની રિવ્યૂ નું પરિણામ એક રિપોર્ટ હશે આપણે એ પણ જોયું છે કે પ્રોજેક્ટ બંધ થયા પછી તમારે અંતિમ રિપોર્ટ તૈયાર કરવો પડશે આ પ્રોજેક્ટ ક્લોઝર રિપોર્ટ તરીકે ઓળખાય છે હવે ચાલો જોઈએ કે તેમાં શું છે આ પ્રોજેક્ટ ના ક્લોઝઆઉટ રિપોર્ટ મા વિવિધ પ્રોજેક્ટ ક્લોઝઆઉટ ટાસ્ક ના મહત્વપૂર્ણ પરિણામો નું દસ્તાવેજીકરણ કરવામાં આવે છે પ્રથમ તે પ્રોજેક્ટ ડિલિવરેબલ્સ ના એતિહાસિક સારાંશ થી પ્રારંભ થાય છે તે એતિહાસિક સારાંશ પ્રોજેક્ટ દરમિયાન ની મૂળભૂત પ્રવૃત્તિઓ ને સમાવશે અને પછી તે સર્વે ના પરિણામો નો સારાંશ રજૂ કરશે આની પહેલા પણ મેં તમને કહ્યું કે તમે એક સર્વેક્ષણ કરી લીધું છે તેથી તે સર્વે ના પરિણામો નો સારાંશ અને માત્રાત્મક ડેટા રજૂ કરશે તે પ્રોજેક્ટ્સ ના પર્ફોર્મન્સ વિશે ભેગા કરેલા ડેટા પણ તેમાં સમાવશે આખરે મેં તમને કહ્યું કે અંતિમ પ્રોજેક્ટ સમીક્ષા બેઠક ના પરિણામો અહીં સમાવિષ્ટ હોવા જોઈએ અંતિમ પ્રોજેક્ટ સમીક્ષા બેઠક ના પરિણામો આ દસ્તાવેજ માં રજૂ કરવામાં આવે છે બેઝલાઈન યોજના થી ભિન્નતા ના કારણો કયા છે અને આપણે જે લેસન્સ શીખ્યા છે તે આપણે જે શ્રેષ્ઠ પ્રથાઓ અનુસર્યા છે તે અને પ્રોજેક્ટ સંસાધનો નો ડિસ્પોઝિશન વગેરે પણ આ રિપોર્ટ માં પ્રકાશિત કરવામાં આવે છે તેમાં અન્ય સમાન પ્રોજેક્ટ્સ ની સુધારણા માટેની ભલામણો શામેલ હોય છે આ પ્રોજેક્ટ માંથી તમને કેવો અનુભવ મળ્યો છે તેના વિશે તમે કેટલીક ભલામણો લખી શકો છો આ ભલામણો પણ આ ક્લોઝઆઉટ રિપોર્ટ માં લખેલી હશે જેથી આગળના સમાન પ્રકાર ના પ્રોજેક્ટ્સ માં તમને તેનો લાભ મળી શકે પછી તમારે પરિણામ જાહેર કરવું પડશે પ્રોજેક્ટ લીડર સકારાત્મક અને નકારાત્મક તારણો તેમજ પ્રિસ્ક્રિપ્શનો અથવા સુધારણા માટે ની ભલામણો નો સારાંશ આપશે સારાંશ એટલા માટે પ્રકાશિત કરવામાં આવે છે કારણ કે ટીમ ના તમામ સભ્યો તેનો સંદર્ભ લઈ શકે અને મેનેજમેન્ટ આના આધારે જે પણ સુધારાત્મક પગલાં લે તે માટે પહેલ કરી શકે પોસ્ટ અમલીકરણ પ્રોજેક્ટ સમીક્ષા ઓડિટ ના મહત્વપૂર્ણ તારણો તે દસ્તાવેજ માં પ્રકાશિત કરી શકાય છે દસ્તાવેજ નો ઉપયોગ જે લેસન્સ શીખ્યા છે તેના પ્રસાર માટે અને સમાન ભાવિ પ્રોજેક્ટ્સ ના સંદર્ભ તરીકે થઈ શકે છે તેથી જે પણ મહત્વપૂર્ણ તારણો દસ્તાવેજ માં પ્રકાશિત થવાના છે તેને આર્કાઇવ કરવા પડે છે પોસ્ટ અમલીકરણ પ્રોજેક્ટ સમીક્ષા રિપોર્ટ ગોઠવવાની એક વિશિષ્ટ રીત નીચે પ્રમાણે છે આ એક ટીપીકલ સ્ટ્રકચર છે પ્રથમ તમારે પ્રોજેક્ટ નું વર્ણન અને પ્રોજેક્ટ વિશેની માહિતી લખવી પડશે તે પછી તેનો સંદર્ભ આપવામાં આવશે કે જેમાં તેનો ઉપયોગ કરવામાં આવશે પછી તે લખવું પડશે કે પ્રોજેક્ટ માં સારી વસ્તુઓ અથવા સારા કામ ક્યા થયા સકારાત્મક વસ્તુઓ શું છે ફાયદા શું છે વગેરે અહીં સકારાત્મક બાબતો લખવાની છે તે પછી તે પરિબળો જેણે પ્રોજેક્ટ ના પ્રભાવને અવરોધિત કર્યા છે કયા પરિબળો એ પ્રોજેક્ટ ની કામગીરીમાં અવરોધ ઉભો કર્યો છે આના જેવા નકારાત્મક પાસાઓ પણ લખવામાં આવશે તમે જે ભૂલો કરી છે તે પણ અહીં લખવી પડશે પછી બીજા પ્રોજેક્ટ્સ માટેનું પ્રિસ્ક્રિપ્શન પણ અનુસરવું પડશે તેથી આ પ્રોજેક્ટ માંથી તમે જે પ્રિસ્ક્રિપ્શન શીખ્યા તે ભલામણ તમારે નજીકના ભવિષ્યમાં અન્ય સમાન પ્રોજેક્ટ્સ ને આપવી જોઈએ તેથી તે પ્રિસ્ક્રિપ્શનો અથવા તે ભલામણ પણ પ્રોજેક્ટ રિપોર્ટ માં લખવી જોઈએ છેલ્લે પ્રોજેક્ટ નું અંતિમ પગલું સ્ટાફ ને રિલીઝ કરવાનું છે હવે પ્રોજેક્ટ સત્તાવાર રીતે બંધ થયા પછી તમારે સ્ટાફ ને મુક્ત કરવો પડશે તેથી પ્રોજેક્ટ બંધ થવાનું આ અંતિમ પગલું છે પ્રોજેક્ટ ટીમ ના સભ્યો ને અન્ય પ્રોજેક્ટ્સ મા વહેંચતા પહેલા આ છેલ્લી બેઠક છે અને પ્રોજેક્ટ મેનેજરે સુનિશ્ચિત કરવું જોઈએ કે ટીમ ના સભ્યો જેમણે આ પ્રોજેક્ટ માટે કામ કર્યું છે તેઓને તેમની સ્કીલ અને તેમની કુશળતા અનુસાર યોગ્ય પ્રોજેક્ટ સોંપવામાં આવ્યા છે અને આ બેઠક ટીમ ના સભ્યો સમક્ષ ઉજવણી માટે પણ છે ટીમ ના સભ્યો વિવિધ પ્રોજેક્ટ્સ માં ફેલાય તે પહેલાં અને ટીમ ના સભ્યો દ્વારા અસાધારણ પ્રદર્શન ને માન્યતા આપવી જોઈએ તમારે ટીમ ના સભ્યો દ્વારા મેળવેલા અનુભવ અને નિપુણતા ને માન્યતા આપવી જ જોઇએ કારણ કે જો જુદી જુદી ટીમના સભ્યો પાસે જુદો અનુભવ હોય અને તેમની પાસે જુદી જુદી નિપુણતા હોય તો તમારે જુદા જુદા ટીમના સભ્યો દ્વારા મેળવેલા અનુભવ અને નિપુણતાને માન્યતા આપવી આવશ્યક છે એક પ્રોજેક્ટ મેનેજર તરીકે તમારે તે અનુભવ અને નિપુણતાને માન્યતા આપવી જ જોઇએ અને જો શક્ય હોય તો તમે તેમને ઈનામ પણ આપી શકો છો તેથી અંતિમ પગલું એ ટીમ ના સભ્યો ને રિલીઝ કરવાનું છે અને ટીમ મેનેજર તરીકે તમારે ખાતરી કરવી જોઈએ કે આ ટીમ ના સભ્યો તેમના અનુભવ અને કુશળતાને આધારે અન્ય વિવિધ પ્રોજેક્ટ્સ ને સોંપવામાં આવ્યા છે તેથી આજે આપણે પ્રોજેક્ટ ક્લોઝ થવાનાં કારણો અને પ્રોજેક્ટ ને કેમ ક્લોઝ કરવાની જરૂરિયાત છે તેની ચર્ચા કરી અયોગ્ય રીતે પ્રોજેક્ટ ક્લોઝ થવાની સમસ્યાઓ વિશે પણ આપણે ચર્ચા કરી આપણે પ્રોજેક્ટ સમાપ્તિ સાથેના મુદ્દાઓ વિશે પણ ચર્ચા કરી પ્રોજેક્ટ ને ક્લોઝ કરવા માટે જે પગલાં લેવાના હોય છે તે પણ રજૂ કર્યા આપણે એક ટીપીકલ પ્રોજેક્ટ ક્લોઝર રિપોર્ટ નું સ્ટ્રક્ચર પણ રજૂ કર્યું અને બતાવ્યું કે તેમાં શું હોવું જોઈએ અને નજીકના ભવિષ્ય માં સમાન પ્રોજેક્ટ્સ માં કેવી રીતે લાભ મળી શકે આ બધા વિશે આજે આપણે ચર્ચા કરી છે મેં આ પુસ્તકો ના સંદર્ભો લીધા છે ખુબ ખુબ આભાર